નમસ્તે છેલ્લા કેટલાક સત્રોમાં આપણે સીવીપી બીઈપી પર ચર્ચા કરી છે છેલ્લા સત્ર માં આપણે ડૂબેલા ખર્ચની વિરુદ્ધ સંબંધિત કિંમત અંગે પણ ચર્ચા કરી છે આપણે થોડા નિર્ણય લેતા સંજોગોના આધારે કેસ વિશે ચર્ચા કરી છે ચાલો ફરીથી નિર્ણય લેવાના આધારે આગળના બીજા કેસ મા જઈએ અને અહીંયા આપણે બીઈપીની ગણતરી કરવી પડશે પરંતુ આ કેસ ખૂબ રસપ્રદ છે કારણ કે આપણે પિકનિક માટે જઈ રહ્યા છીએ તેથી આપણે શાળા ની પિકનિક માટે ભાવ નક્કી કરવાનો છે કૃપા કરીને આ કેસ જાતે વાંચો તેથી રિશી પ્રશાલા પાસે કુલ 160 વિદ્યાર્થીઓ છે અને તેઓ પીકનીક માટે ભીમાશંકર જવાનો પ્રસ્તાવ આપી રહ્યા છે હવે ભીમાશંકર મહારાષ્ટ્રમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ તીર્થસ્થાન છે તેનું એક ખૂબ જ રસપ્રદ અભયારણ્ય છે જેમાં તમે વન્ય જીવન જોઈ શકો છો તેથી મહેરબાની કરીને ત્યાં જાઓ જે એક અનામત વન છે ત્યાંના ખર્ચની વિગતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે કિંમત ને આધારે પ્રશ્ન એ છે કે તમારે ગણતરી કરવાની છે જો શાળા માં વિદ્યાર્થી દીઠ 500 લેવાનું નક્કી કરે છે તો વિદ્યાર્થીઓની સંખ્યા ના સંદર્ભ માં બીઇપી શું છે અને પીવી ગુણોત્તર શું છે રસપ્રદ બાબત એ છે કે તમારી પાસે બહુવિધ જવાબો હોઈ શકે છે તમારી પાસે 4 જેટલા કૉલમ આપવામાં આવી શકે છે એટલે 4 વેચાણ આપવામાં આવશે તમારી પાસે બીઇપી માટે 4 જવાબો અને પીવીઆર માટે 4 જવાબો હોઈ શકે છે હવે બી ભાગ રૂપે શાળાએ મ્યુનિસિપલ સ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓને રાહત ફી પર લેવાનો નિર્ણય કર્યો છે તેથી ફક્ત વધારાના ખર્ચને આવરી લેવા માટે તેમની પાસે પૂરતી ફી લેવામાં આવશે હવે ફરીથી કઈ રાહત ફી મળશે જેના 4 સંભવિત જવાબો હોઈ શકે છે અને ભાગ સી માં વિદ્યાર્થીઓની અંદાજિત સંખ્યા મુજબ તમારે 4 કૉલમ બનાવવાની જરૂર છે હવે શાળા 500 ચાર્જ કરવાને બદલે ખર્ચને આવરી લેવા માટે પૂરતી ફી આવરી લેવા માંગે છે તેથી ઓછી ફી 1 2 3 4 તેથી આ ત્રણેય ગણતરીઓ જરૂરી છે કૃપા કરીને ફરી એકવાર કેસ નો ફરીથી સંદર્ભ લો અને પછી આપણે સમાધાનની ચર્ચા કરીશું તેથી તમે તૈયાર છો તમે પિકનિક નો આનંદ માણ્યો પરંતુ પિકનિક પર જવા માટે પહેલા આપણે આ અંગે નિર્ણય લેવાની જરૂર છે કે આમાં શું ખર્ચ શામેલ છે અને આપણે શું ચાર્જ કરવા જઈ રહ્યા છીએ તેથી ચાલો આપણે મહત્વપૂર્ણ ડેટા એકત્રિત કરવાનું શરૂ કરીએ અને આપણે જાણીએ છીએ કે સીમાંત ખર્ચમાં અથવા સીવીપી માં આપણે તેમની પ્રકૃતિ અનુસાર કિંમત અલગ કરીએ છીએ તેથી કૃપા કરીને નિયત કિંમત ચલ કિંમત અને અર્ધ ચલ કિંમત જો કોઈ છે તો સૂચિબદ્ધ કરો ઠીક છે તેથી શું તમે ઓળખવા માટે સક્ષમ છો મંદિરમાં દાનની કિંમત 3૦૦૦ છે જે એક નિશ્ચિત કિંમત છે ભેટો એ પણ નિશ્ચિત કિંમત છે બસ ભાડા તે વધુ એક નિશ્ચિત ખર્ચ છે કિંમતો આપણે લઈશું બસ ભાડા પરમિટ બસ ભાડા પરમિટનો ખર્ચ કેટલો છે મને લાગે છે કે તે કોઈ પણ વસ્તુ પર આધારિત છે બસ દીઠ 700 ની વિશેષ પરવાનગી ફી ચૂકી ગઈ છે તેથી આપણે તેને નિશ્ચિત ખર્ચ તરીકે નહીં લઈએ તે અર્ધ ચલ કિંમત બની જશે તેથી ચાલો આપણે અર્ધ ચલ કિંમત શું છે તે સૂચિબદ્ધ કરીએ શિક્ષક ભથ્થા શિક્ષકને કેટલું ભથ્થું 2 શિક્ષકો માટે શિક્ષક દીઠ 200 તેથી દરેક બસમાં દરેક બસની કિંમત 400 બસ માટે પ્રવેશ ફી બસ પરમિટ ફી પછી ચલ ખર્ચ વેરિયેબલ કિંમત 108 છે શું તમે મેળવી રહ્યા છો તેથી અમે ફૂડ એસેટેરા પરની કિંમતની સૂચિ બનાવી છે જે 20 60 8 અને 20 છે જે યુનિટ દીઠ ચલ ખર્ચ બનાવે છે 108 અને શિક્ષક દીઠ ચલ કિંમત 128 યોગ્ય છે હવે આ 128 જોકે અમારા માટે શિક્ષક દીઠ ચલ છે કિંમત નું એકમ વિદ્યાર્થી છે તેથી દરેક વિદ્યાર્થી માટે વેરીએબલ કિંમત 108 છે શિક્ષક માટે તે 128 છે પરંતુ શિક્ષકની વેરિયેબલ કિંમતને અર્ધ ચલ ખર્ચને યોગ્ય ગણવો પડશે અને એક બસમાં બે શિક્ષકો છે તેથી બસ દીઠ કિંમત એ એક ખર્ચની ગણતરી છે જે આપણે કરી છે જેમાં શિક્ષક ભથ્થા પ્રવેશ ફી ખોરાક અને અન્ય બે શિક્ષકો માટેના અન્ય વેરિયેબલ ખર્ચનો સમાવેશ થાય છે 258 256 4700 એ એક બસ ભાડુ છે તેથી તે બસ દીઠ 5756 બને છે નિશ્ચિત ખર્ચ 12000 છે બસ ભાડા પરમિટ મેં દાખલ કરેલ હોવા છતાં નિયત ખર્ચમાં શામેલ કરવામાં આવશે નહીં તેને બદલે અર્ધ ચલ ખર્ચમાં શામેલ કરવામાં આવશે જે વિદ્યાર્થી દીઠ નહીં બસ દીઠ બદલાય છે તેથી શું તમે હવે તે મેળવી રહ્યાં છો અમને ત્રણ પ્રકારનાં ખર્ચો મળ્યાં છે જે એક વિદ્યાર્થી સાથે તદ્દન બદલાતી રહે છે જે વેરીએબલ છે એક જે બસ ના લીધે બદલાતી રહે છે તેથી એસવીસી સેમી વેરીએબલ અને ત્રીજું બદલાઈ રહ્યું નથી તે સ્થિર છે હવે ચાલો આપણે ગણીએ તેઓએ ખરેખર બીઇપી અને અન્ય વસ્તુઓની ગણતરી કરવા કહ્યું છે પરંતુ સી ભાગમાં તેમણે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વિવિધ ખર્ચની ગણતરી કરવાનું કહ્યું છે તેથી અલગ બનાવવાનું વધુ સારું રહેશે તેથી કૃપા કરીને તમારી નોટ બુક મા 80 120 150 અને 160 વિદ્યાર્થીઓ માટે કોલમ બનાવો તો 80 વિદ્યાર્થીઓ માટે કેટલી બસની જરૂર રહેશે ત્યાં દરેક શ્રેણી માટે 2 બસો હશે ચાલો આપણે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે 2 3 3 અને 4 બસોની સંખ્યા કાઢીએ હવે 80 વિદ્યાર્થીઓ માટે ચલ કિંમત કેટલી હશે હવે દરેક વિદ્યાર્થી માટે દરેક ચલ કિંમત લખવાનો કોઈ અર્થ નથી અમે આવશ્યકપણે 80 વિદ્યાર્થીઓ માટે કુલ ચલ કિંમતની ગણતરી કરી રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે ચલ કિંમત એકમ દીઠ 108 છે તેથી 108 થી 80 એ 80 વિદ્યાર્થીઓ માટે વીસી હશે તેથી તે આવે છે 1680 તમે મેળવો છો હવે સેમિ વેરીએબલ કિંમત ઘણી હશે તે બસોની સંખ્યા પર આધારીત છે ત્યાં 2 બસ છે અને એક બસની કિંમત 5756 છે તેથી 80 વિદ્યાર્થીઓ માટે કુલ એસવીસી 11512 આવે છે જે 2 બસ માટે છે અને કુલ નિશ્ચિત ખર્ચ 12000 છે જે કોઈપણ રીતે નિયત છે તેથી 80 વિદ્યાર્થીઓ માટે તમે કુલ કિંમત 35152 છે જે તમે મેળવી રહ્યા છો અને સરેરાશ કિંમત કેટલી છે જો આપણે 80 દ્વારા ભાગાકાર કરીએ તો આપણે તે વિદ્યાર્થી દીઠ 401 અંદાજે રૂપિયા 400 જેટલા મેળવીએ છીએ જો ત્યાં 80 વિદ્યાર્થીઓ હોય હવે આપણને પ્રશ્નનાં સી ભાગમાં 80 120 150 અને 160 માટે ગણતરી કરવાનું પૂછવામાં આવ્યું છે તેથી આપણે આ બધા ચારની ગણતરી કરવાનો પ્રયત્ન કરીશું હકીકતમાં આપણે ફક્ત 50 ની ગણતરી આપણા પોતાના ખાતર કરી શકીએ છીએ હવે સમાન ગણતરી કરવા કૃપા કરીને તેને 120 વિદ્યાર્થીઓ માટે બનાવો હવે વીસી શું છે 12960 બરાબર 108 થી 120 પછી અર્ધ ચલ ખર્ચ કેટલો છે હવે તે 3 બસો માટે છે તેથી તે 17268 પર આવે છે નિશ્ચિત ખર્ચમાં કોઈ ફેરફાર નથી તેથી તે 12000 છે કુલ કિંમત 42228 છે અને હવે તમે સરેરાશ ખર્ચ જોઈ શકો છો જે સરેરાશ ખર્ચમાં ઘટાડો છે તે 351 9 છે તેથી લગભગ 50 રૂપિયા નો ઘટાડો થયો છે કારણ કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે હવે ચાલો જોઈએ કે જો વિદ્યાર્થીઓની સંખ્યા 150 સુધી જાય તો શું થાય છે તેથી હવે વીસી કેટલું છે તે 108 થી 150 ના દરે 16200 છે હવે અર્ધ ચલ કિંમત સમાન હશે કારણ કે અત્યારે પણ તે ત્રણ બસો પર છે નિયત કિંમત હંમેશાં 1200 પર રહે છે કુલ ખર્ચ હવે 45468 થશે અને સરેરાશ કિંમત નીચે જતા 303 પર જશે કારણ કે આને સ્કેલની ઇકોનોમિઝ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે તમારી પાસે વધુ વિદ્યાર્થી છે તેથી કુલ ખર્ચ ઓછો થઈ રહ્યો છે હવે જો તમે 160 વિદ્યાર્થીઓ માટે જાઓ છો તો કુલ ખર્ચ વધુ નીચે જશે તમે જોઈ શકો છો કે કુલ ખર્ચ 80 થી 120 થી 150 સુધી ઘટી રહ્યો છે 160 માટે શું તે વધુ ઘટશે તે નથી કારણ કે સ્કેલની ઇકોનોમિઝ હંમેશાં સાચી હોતી નથી તમે ફક્ત તેની ગણતરી કરી શકો છો અને પછી આપણે ચર્ચા કરીશું તેથી વીસી હવે 17280 છે એસવીસી વધી જશે કારણ કે હવે ત્યાં 4 બસો છે નિશ્ચિત ખર્ચ સતત છે કુલ ખર્ચ હવે 52304 છે અને તમે જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ થોડો વધ્યો છે શા માટે તે ઉપર ગયો છે કારણ કે એસવીસી ઉપર ગયો હતો જો તમને યાદ હોય તો અર્ધ ચલ કિંમત ની પ્રકૃતિ પગલા જેવી છે તેથી આપણી પાસે 1 બસ 2 બસો 3 બસો 4 બસો હોઈ શકે છે કારણ કે છેલ્લા 10 વિદ્યાર્થીઓ માટે તમારે વધુ એક બસ લેવી પડશે તેથી જ તમારી સરેરાશ કિંમત વધી ગઈ છે સામાન્ય રીતે તે સાચું છે કે સરેરાશ કિંમત ઘટશે કારણ કે એકમ દીઠ ચલ કિંમત સમાન 108 છે નિશ્ચિત કિંમત 12000 ની પર સતત છે અને તે વધુ અને વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ પર ફેલાય છે જો કે અર્ધ ચલ કિંમત અનન્ય છે તે એક પગલું સ્વભાવ ધરાવે છે તેથી જ્યારે કામગીરીના સ્તર વધારતા હોય ત્યારે આપણે અર્ધ ચલ ખર્ચ પર નજર રાખવી જોઈએ તમે બરાબર સમજી રહ્યા છો તેથી આ એક મૂળભૂત ગણતરી હતી હવે ચાલો આપણે જે પૂછ્યું છે એની પર જઈએ હવે તમને બીઈપી ની ગણતરી કરવાનું કહેવામાં આવ્યું અને તમને કહેવામાં આવ્યું કે તમારી પાસે એક કરતાં વધુ જવાબો હોઈ શકે છે હવે બીઇપી નો ફોર્મ્યુલા શું છે આ કિસ્સામાં નિશ્ચિત ખર્ચ વિદ્યાર્થીઓની સંખ્યા હોવાથીઆપણે નિશ્ચિત ખર્ચ માટે તેના યુનિટ દીઠ યોગદાન પર જઈશું હવે વેચાણ કિંમત જાણીતી છે કે 500 છે તેથી યોગદાનની ગણતરી કરો તેથી 500 ઓછા 108 તેથી એકમ દીઠ 392 ખૂબ ઊંચું યોગદાન છે બ્રેકવેન પોઇન્ટ તેથી આપણે એફસી ભાગયા યુનિટ દીઠ ફાળો માટે જઈ રહ્યા છે તેથી બ્રેકન પોઇન્ટ કેટલું હશે તે 12000 ભાગયા 392 હશે ચાલો તપાસીએ તેથી મને લાગે છે કે તમારે તમારું મગજ લગાવું પડશે અને તે પછી જ આપણને જવાબ મળશે કે તમે તમારા મગજને લગાવવામાં સક્ષમ છો કારણ કે અહીં નિશ્ચિત કિંમત નિશ્ચિત રહેવા નથી સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે નિશ્ચિત ખર્ચ એવી કિંમત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે પ્રવૃત્તિના સ્તર સાથે બદલાતી નથી પરંતુ આ કિસ્સામાં જે થઈ રહ્યું છે કે બસ સંબંધિત કિંમત પ્રકૃતિમાં અર્ધ ચલ છે અને આપણે તેમને વેરિયેબલ ખર્ચમાં શામેલ કરી રહ્યા નથી તેથી તેઓને નિશ્ચિત ખર્ચમાં શામેલ કરવો પડશે તેથી શું થાય છે જો તમારી પાસે 2 બસો હોય તો નિશ્ચિત કિંમત 23512 બની જાય છે તે 12000 વત્તા 2 બસોની કિંમત જે 5756 ગુણાકાર 2 છે તમે સમજી રહ્યા છો તેથી 80 વિદ્યાર્થીઓ માટે નિશ્ચિત કિંમત 23512 છે જ્યારે હકીકતમાં વિદ્યાર્થીઓની સંખ્યા સ્પર્શે છે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 50 ને વટાવે છે ત્યારે માફ કરશો જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા 100 ને વટાવી લે છે ત્યારે તમારે 3 બસ માટે જવું પડશે નિશ્ચિત ખર્ચ 29268 બને છે અને જ્યારે તમે 4 બસો માટે જાઓ ત્યારે નિશ્ચિત કિંમત 35024 થાય છે ફાળો 392 પર અપરિવર્તિત રહે છે તેથી તમને બહુવિધ બ્રેકવેન પોઇન્ટ મળે છે તમે મને સમજી રહ્યા છો હવે બ્રેકવેન પોઇન્ટ્સ 59 74 89 છે તેથી જ 3 બ્રેકવેન હોવાની સંભાવના છે શું ફક્ત 50 વિદ્યાર્થીઓ સાથે પણ તમે વધુ એક બ્રેકવેન મેળવી શકો છો મને લાગે છે કે આપણે 50 વિદ્યાર્થીઓ માટે શું થાય છે તેની ગણતરી કરવાની જરૂર પડશે જો તમે ફક્ત 50 વિદ્યાર્થીઓ લો કે જે ફક્ત 1 બસ છે એસવીસી 5756 છે જેનો કુલ ખર્ચ 23000 છે તેથી સરેરાશ ખર્ચ 463 છે જો કે આપણે આ વધારાની ગણતરી કરી છે તે પ્રશ્નમાં પૂછવામાં નહતું આવ્યું કારણ કે આ માટે તમારે બીઈપી ની ગણતરી કરવાની રહેશે તેથી હવે તમને ખ્યાલ આવશે કે તે ફક્ત એક બસ છે તેથી નિયત કિંમત 17756 છે અને બીઈપી 45 છે તેથી પ્રશ્નના પહેલા ભાગમાં પૂછવામાં આવ્યું હતું કે બીઈપીની ગણતરી કરો અને તમારી પાસે ચાર વૈકલ્પિક જવાબો હોઈ શકે છે હું આશા કરું છું કે હવે તમને જવાબો મળી ગયા છે તેથી શક્ય જવાબો છે 45 63 માફ કરશો 45 59 74 અને 89 તમે સમજી રહ્યાં છો હવે પહેલાની સમસ્યાઓમાં હજી સુધી આપણે મલ્ટીપલ બીઈપી સાથે ક્યારેય સામનો નતો કર્યો પરંતુ અહીં તમે સમજી શકશો કે અર્ધ ચલ ખર્ચ હોવાને કારણે તમે એવા દૃશ્યનો સંપર્ક કરી શકો છો જ્યાં તમારી પાસે 1 કરતાં વધુ બીઇપી હોઈ શકે છે જો કિંમતનું માળખું એક સીધી રેખા છે જે તમને સમાન નિશ્ચિત ખર્ચ અને એક જ પીવી રેશિયો અથવા એકમ દીઠ ફાળો માત્ર એક જ મળ્યો છે તો ત્યાં ફક્ત એક બીઇપી હશે પરંતુ જો કિંમતનું માળખું વળાંક છે અથવા જો તે એક પગલા પ્રકૃતિ વાળું છે તમારી પાસે વધુ બીઇપી હોઈ શકે છે તેથી જ જ્યારે પ્રશ્નના પહેલા ભાગનો જવાબ આપતી વખતે તમારે બીઈપી ના ચાર જવાબો સાથે બહાર આવવું પડશે હવે તમે કયા 4 પીવી રેશિયો ગણતરી કરી શકો છો પીવી રેશિયો તમે બધા ફોર્મ્યુલા જાણો છો ફાળો ભાગ્યા વેચવાના ભાવ તેથી પીવીઆર કેટલા છે તમે દરેક સંજોગો માટે પીવી રેશિયોની ગણતરી કરી શકો છો પ્રથમ કિસ્સામાં તે 0 7840 બને છે જે 5392 ભાગ્યા 500 છે 2 3 4 બસો માટે શું થશે અન્ય પીવીઆર શું હશે શું તેઓ બદલાશે ખરેખર નહીં કારણ કે પીવીઆરનો નિશ્ચિત ખર્ચ અથવા અર્ધ ચલ ખર્ચ સાથે કંઇ જ સંબંધ નથી તે ફાળો અને વેચાણ વચ્ચેનો સંપૂર્ણ સંબંધ છે તેથી જ હું વારંવાર પૂછું છું કે અન્ય પીવીઆર શું હોઈ શકે છે તેઓને અહીં તમને મૂંઝવણમાં મૂકવા માટે પૂછવા માં આવ્યું છે અને ધ્યાનમાં રાખો કે ક્યારેક વિદ્યાર્થીઓ એટલા હોશિયાર હોય છે કે તેઓ બે ત્રણ ચાર પીવીઆર સાથે બહાર આવે છે કારણ કે તે સમસ્યામાં પૂછવામાં આવે છે ખરેખર બીજા ભાગ માટે જવાબ આપો કે આ પીવીઆર ફક્ત 1 છે કારણ કે તમારી પાસે ફક્ત 1 પીવીઆર હોઈ શકે છે જે 0 7480 છે તમે મને જે સમજી રહ્યા છો ચાલો હવે b ભાગ પર જઈએ હવે બી ભાગમાં કહેવામાં આવ્યું છે કે શાળા કેટલાક મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓને મદદ કરવા માંગે છે અને તેઓ અમારા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે રાહત ફી પર લેવામાં આવશે કારણ કે તેઓ 500 રૂપિયા પરવડી શકે નહીં આપણે વધારાના ખર્ચને આવરી લેવા માટે પૂરતા પ્રમાણમાં તેમની પાસેથી શુલ્ક વસૂલવા માંગીએ છીએ આપણે તેમની પાસેથી કોઈ નફો કમાવવા માંગતા નથીતે જ સમયે આપણે તેમને સબસિડી આપવા માંગતા નથી તેથી તેમની કિંમત જે પણ હશે તે વસૂલ કરવામાં આવશે તેથી 1 2 3 4 દૃશ્યમાં આ વિદ્યાર્થીઓ પાસેથી કઈ રાહત ફી લેવામાં આવશે ખરેખર રાહતકન્સેશનલ ફી ફક્ત 108 હશે કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યાર્થી દીઠ ચલ કિંમત 108 છે આપણે તેમની પાસેથી ફક્ત એટલું જ આવરી લેવા માંગીએ છીએ જે તેમની વેરીએબલ કિંમત 108 જેટલી આવરી લે છે ભલે આપણને 1 બસ 2 બસ 3 બસ 4 બસ મળી છે એમાં કોઈ ફરક પડતો નથી કારણ કે આપણે તેમની પાસેથી બસનું ભાડુ કાઢવા માંગતા નથી ફક્ત તે જ ફરક હશે જે આપણી ખાલી બેઠકો છે ટલા વિદ્યાર્થીઓ લેવા માંગે છે જે સંખ્યા બદલાય છે પરંતુ ફી બદલાશે નહીં તેથી ફરીથી ચાર જવાબો પૂછવામાં આવ્યા છે ફક્ત તમને છેતરવા રાહત ફીનો એક જ જવાબ છે કે 108 છે તમે મને સમજી રહ્યા છો હવે સી ભાગ હવે કદાચ વિદ્યાર્થીઓ તરફથી કેટલીક ફરિયાદો આવી રહી છે કે તેઓ 500 રૂપિયા ચૂકવવા માંગતા નથી તેથી શાળાએ હવે વિદ્યાર્થીઓ પાસેથી કોઈ નફો લીધા વિના કિંમતે ફી લેવાનું નક્કી કર્યું છે તેઓ ફક્ત કિંમત પર ફી લેશે તો આ ચાર દૃશ્યોમાં ઓછી ફી કેટલી હશે તો જવાબ શું છે મને લાગે છે કે આપણે પહેલાથી જ સરેરાશ કિંમતની ગણતરી કરી છે હવે કોઈ ફાયદો થશે નહીં ત્યાં 4 સંભવિત દૃશ્યો છે ત્યાં 4 ફી શક્ય છે તેથી 80 વિદ્યાર્થીઓ માટે તેના 401 120 વિદ્યાર્થીઓ માટે 351 પછી 303 અને 326 મળી ગયા તો આ કિસ્સામાં આપણે શું શીખ્યા ત્યાં બે ત્રણ વધારાની વસ્તુઓ છે તમે પહેલાથી જ જાણતા હતા કે બ્રેકવેન પોઇન્ટ ની ગણતરી કેવી રીતે કરવી પરંતુ આ કિસ્સામાં આપણે જોયું છે કે બહુવિધ બ્રેકવેન પોઇન્ટ પણ થઈ શકે છે ખાસ કરીને જો કિંમત બંધારણ રેખીય નથી જો તમને મારા અગાઉના સત્રમાં યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે કેટલીક ધારણાઓને ઉદાર બનાવી શકાય છે તમે ધારણા માફ કરી શકો છો તેથી અમારી પાસે એવી ધારણા છે કે કિંમતનું માળખું રેખીય હોવું જોઈએ અને અમે અર્ધ ચલ ખર્ચને મંજૂરી આપી છે તેથી જ તમને બહુવિધ બીઇપી મળ્યાં છે પરંતુ બહુવિધ પીવી રેશિયો નથી જ્યાં સુધી અને વેચાણ કિંમત અને ચલ કિંમત બદલાશે નહીં ત્યાં સુધી ફક્ત એક જ પીવીઆર હશે રાહત ફી જો તમને યાદ હોય કે આપણે આપણા અગાઉના એક કેસ માં સરકારી કરાર માટે વિશેષ ભાવો વિશે ચર્ચા કરી છે આ સમાન છે મ્યુનિસિપલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે પણ આ એક વિશેષ ભાવો છે તેથી કે આપણે તેમને ઓછી ફી લઈ શકીએ છીએ અને આપણે આપણા પોતાના વિદ્યાર્થીઓને કોઈ નુકસાન કર્યા વિના માત્ર 108 પર લઈ શકીએ છીએ અને સી ભાગ સરળ હતો આપણે ફક્ત સરેરાશ કિંમતની ગણતરી કરવી હતી અને તમે જોઈ શકો છો કે સરેરાશ ખર્ચ સામાન્ય રીતે નીચે આવે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે પણ વધી શકે છે જેમ કે 160 વિદ્યાર્થીઓ સાથે બન્યું છે જ્યારે તમે 150 વિદ્યાર્થીઓની તુલના કરો ત્યારે તમે સમજો છો ઠીક છે તેથી આ સાથે આપણે આ કેસને બંધ કરીશું નમસ્તે આભાર